અત્યાર સુધી મેં સર્કિટ હોય છે તેથી વિદ્યુત પ્રવાહ સાથે શું થાય છે કે અગાઉ આ સમયે તે વોલ્ટેજ ની દ્રષ્ટિએ હતા અને છેવટે તે હજી પણ બીજગણિત સમીકરણો જ છે તેથી આપણે આગામી કેટલાક વર્ગો માટે શું કરીશું કે આપણે તે કેપેસિટર ની ચર્ચા કરવાની છે હવે આપણે વિકલન સમીકરણો સાથે એ જ પ્રકારે સામાન્ય રીતે વ્યવહાર નહીં કરીએ અને જો તમે વિકલન સમીકરણોમાં ગણિતનો અભ્યાસક્રમ લો તો એ અલગ રીતે જ હશે ત્યાં ઘણા જુદા જુદા પ્રકારનાં વિકલન સમીકરણોથી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને આપણે માટે ખૂબ જ સરળ પ્રકારનાં વિકલન સમીકરણોને આપણે કરીશું આપણે ફક્ત પ્રથમ અને બીજા ક્રમમાં જ જોઈ રહ્યા છીએ અને ત્યાંથી તમે તેનું ઉચ્ચ ક્રમમાં સામાન્યીકરણ કરી શકો છો પરંતુ આપણે તે બાબતોને ખૂબ જ વિગતવાર રીતે જોઈ રહ્યા છીએ કારણ કે આપણે સર્કિટ ના વર્તન વિશે કેટલીક આંતરદૃષ્ટિ મેળવવા માંગીએ છીએ અહીં વોલ્ટેજ કહેવું એકદમ સામાન્ય બાબત છે જો કે તે નિરર્થક છે તેથી તેનો અર્થ એ છે કે જથ્થો સમય સાથે અચળછે અને નિયંત્રણ ભાગ ઓલ્ટર્નેટીન્ગ dc ની દ્રષ્ટિએ બધું લખીશ તો તે કિસ્સામાં વિદ્યુત પ્રવાહ શું છે અને કેપેસિટર Rc છે હવે આ R × C ના પરિમાણો શું છે સમય તે યોગ્ય હોવો જોઈએ કારણ કે તમારી પાસે અહીં સમય છે તેથી તે તમને વોલ્ટેજ ને મૂકીશ જે જમણી બાજુએ અચળ છે તેથી આ આપણી પાસે છે અને Vc પોતે સમય પર આધારિત છે અને બધા Vs અચળ છે મને ખાતરી છે કે તમે આ પગલાના સમીકરણોને હલ કર્યા છે આ પ્રકારના સમીકરણનો ઉકેલ શું છે તેથી આપણે તેને થોડી વિગતવાર રીતે જોઈશું ઇન્ડક્ટર્સ છે જે L × dl ભાંગ્યા dt છે તેથી જો હું આને ફરીથી ગોઠવીશ તો મને L ભાંગ્યા R ગુણ્યાં IL નું ડેરિવેટિવ માં વિકલન સમીકરણો બરાબર એક સમાન છે અલબત્ત તેના ગુણાંકો અલગ અલગ છે અને તેઓ ચોક્કસ ઘટકો પર આધારિત છે પરંતુ સમીકરણો પોતે એક સમાન છે જેનો અર્થ એ છે કે તેના ઉકેલો પણ એક સમાન હશે તેથી હું શું કરીશ કે હું RC સર્કિટ ના ઉકેલો મેળવી શકાય છે તેથી પહેલા આપણે તેની સાથે કરવાનો પ્રયાસ કરીશું એટલે કે મારો મતલબ એ છે કે Vs બરાબર 0 સાથે તે વધુ સરળ કિસ્સો હશે તેથી આવશ્યકપણે આપણે સર્કિટ માંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0 છે અને તેમાં કોઈ ફેરફાર નથી તેથી જો મારી પાસે આ હોય તો Vc નું કાયમ 0 રહેવું એ એક સંભવિત ઉકેલ છે પરંતુ ચાલો આપણે કહીએ કે Vc ની શરૂઆતમાં કેટલીક અન્ય કિંમત છે જો Vc નું બીજું કોઈ મૂલ્ય હોય તો શું થાય કે ત્યાં આપણે આ વિશે વિચારવાની ઘણી રીતો છે અને પહેલા ચાલો આપણે કહીએ કે આ 5 વોલ્ટ સમય છે આ Ic નું પ્રારંભિક મૂલ્ય શું છે તેમાં સંતુષ્ટ KVL છે તે 5 વોલ્ટ હશે પરંતુ અલબત્ત તે તેના જેવી સીધી રેખામાં જવા માંગે છે કારણ કે જયારે વિદ્યુત પ્રવાહમાં ઘટાડો આવે છે કે વિદ્યુત પ્રવાહ પોતે વોલ્ટેજ નું શું થાય છે કે અહીં તેનો ઢાળ ઘટશે તેથી તે વધુને વધુ છીછરા બનવાનું શરૂ કરશે તેથી તમે અપેક્ષા રાખી શકો છો કે તે કંઈક કરશે અને તે બધુ જ છે કારણ કે કેપેસિટર છે